આગળ હવે ઝડપી ડીકપલ્ડ લોડ ફ્લો પધ્ધતિ છે અહીં આપણે હવે આંકડાઓને હલ કરી શકતા નથી પરંતુ અમે તમને જણાવીશું કે ઝડપી ડીકપલ્ડ લોડ ફ્લો પદ્ધતિ શું છે અને વિકર્ણ તત્વ J1 નુ સમીકરણ 57 દ્વારા વર્ણવેલ છે આ મારું સમીકરણ 57 છે તે Piik1nViVkYiksin⁡ik ik Vi2Yiisin⁡ આમ લખી શકાય આ સમીકરણ 57 છે તેથી આ એક વસ્તુ તમે શું કરી શકો છો કે Piik1 k≠i nViVkYiksin⁡ik ik આ ડાયાગોનલ તત્વ છે તેથી આની સાથે તમે શું કરી રહ્યો છો તમે ફક્ત Vi2Yiisin⁡ ઉમેરો રહ્યા છો ફરી બાદVi2Yiisin⁡ જો તમે આવું કરો છો તો આ પદ મા તમે તેને સરવાળા મા લાવો છો એવી રીતે કે k≠i હુ આ પદ ને દૂર કરુ છું કારણકે ઉદાહરણ તરીકે આઈથ ટર્મ જ્યારે k i હશે ત્યારે Vi2yiisin⁡ તેથી જ તમે આ શબ્દને આમાં લાવો છો એટલે કે આને આમ પણ પણ લખી શકાય છે k1nViVkYiksin⁡ik ik Vi2Yiisin⁡ પરંતુ k≠i હવે દૂર કરાયો છે કારણ કે આ પદ સરવાડા મુજબ આવ્યા તેથી જો આવુ છે તો આ ઝડપી ડીકપલ્ડ બાબત મા આપણે આ પદ લખી શકીયે કારણ કે મે તમને દર્શાવ્યું Piik1nViVkYiksin⁡ik ik Vi2Yiisin⁡ આ સમીકરણ 65 છે હવે સમીકરણ 65 અને 51 નો ઉપયોગ કરીને સમીકરણ 51 માં Qi k 1nVIVKYiksin⁡ ik ik જેથી આ સમીકરણ મૂકી ખરેખર તમે

તેથી આ પદ તમે આ રીતે લખી શકો છો

અથવા આગળ Yiisin⁡ Biiછે કારણ કે અમે સંમેલન લીધું છે એક વાર તે Y G jB તેથી તેનો અર્થ થાય છે Ysinθ B તો Yiisin⁡ Bii આ ખરેખર તમારી વાહકતા છે આ સંવેદનશીલતા છે તો Pii Qi Vi2Bii આ સમીકરણ 66 છે આનો અર્થ એ કે અહીં ખરેખર ઝડપી ડીકપલ્ડ થયેલ લોડ ફ્લોના અર્થ ઘણાં બધાં છે તે પછી Bii Yiisin⁡ બસ એડમિટન્સ મેટ્રિક્સના કર્ણ તત્વોનો કાલ્પનિક ભાગ જે Y છે તેથીપ્રાયોગિક પાવર સિસ્ટમમાં BiiQi હતુ યાદ છે આ ખરેખર એકમ મૂલ્યોમાં છે જ્યારે તમે તમારા Qi ને રૂપાંતર કરશો મારો અર્થ Y તમારા પ્રતિ યુનિટમાં છે Q પણ તે સમયે એકમ દીઠ છે તેથી તમને BiiQi મળશે અને તેથી આપણે એને અવગણી શકીએ Qi સમીકરણ 66 માં તેનો અર્થ એ છે કે આ સમીકરણ 66 માં તમે Qi ની અવગણના કરો છો Qiછોડો જો તમે આવું કરો છો તો Pii ViBii બીજી ધારણામાં આપણે કહીએ છીએ કે આ Vi2≅Viકારણ કે વોલ્ટેજ એ 1pu આસપાસનો પ્રદેશ મા જ છે કારણ કે સ્લેક બસ વોલ્ટેજ તમે એક લઇ રહ્યા છો તેથી આ બીજો અંદાજિત Vi2≅Viઅને આ BiiQi તેથી આ શબ્દ Qi ઘટીને Vi2 છે તેથી Pii ViBii આ સમીકરણ 67 એવી જ રીતે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિ હેઠળ k iખૂબ નાનું છે તેથી ik ikik સમીકરણ 58 તમે કૃપા કરીને આ શરત મૂકો કે ik ikik હું સમીકરણ 58 નહીં લઉં તેથી આ સમીકરણમાં 58 J1 મેટ્રિક્સ છે તેથી આ ik ik બરાબર તમે હમણાં જ sin⁡θik ik≈sin⁡θik મૂક્યુ તેથી આ ધારણા સાથે Pik ViVkBik અને જોતે Yiksin⁡ છે તો આ સમીકરણ તમને સમજમા આવે એવી છે કારણકે તેYiksin ik ikછે તેથી અમે ત્યા i લઈ રહ્યા છીએ કે જેને તમે i k કહી રહ્યા છો તેઓ ખૂબ નાના છે અને લગભગ તેમનો તફાવત ખૂબ જ નાનો છે એટલે કે આ Yiksin ik કારણ કે ik ikik છે આ Yiksin ik Bikછે તેથીPik ViVkBik તેથી Pik ViBikઆ સમીકરણ 68 છે Vkએક ધારણા બનાવે Vk≈1છે એ જ રીતે ડાયાગોનલ તત્વ J4 જે સમીકરણ 59 માં આપવામાં આવેલ છે તે લખી શકાય છે તેથી ડાયાગોનલ તત્વો કે જે તમારાQiVi Vi 2ViYiisin ii k1 k≠i nViVkYiksin⁡ik ik છે આ QiVi ViYiisin ii k1nViVkYiksin⁡ik ik એટલે સમીકરણ 69 તેથી આ થોડુંક ગણિતનો ભાગ છે પરંતુ સરળ ગણિતનું છે તેથી 69 અને 51 નો ઉપયોગ કરીને તમને આ જ વસ્તુ મળશે આ Qi k1 k≠i nViVkYiksin⁡ik ik તેનો અર્થ એ કે હું સમીકરણ 69 અને 51 લખું છું તેથી આ 69 અને 51 છે મેં તમને કહ્યું હતું કે સમીકરણ તમે પહેલેથી જ આપવા મા આવેલા છે તે વસ્તુઓ આપવામાં આવી છે તેથી QiVi ViYiisin ii Qi પણ Yiisin ii Bii તેથી QiVi ViBiiQi મેં તે જ ધારણા લખી હતી કે BiiQi નોંધું છું કે મેં તમને અગાઉ કહ્યું હતું કે આ મૂલ્ય Qi અને Biiછે બંને એકમ મૂલ્યોમાં હોવા જોઈએ તેઓ આ શરત BiiQi ધરાવે છે અને Qiની સમીકરણ 70 માં અવગણના થઈ શકે છે તેથી Qiને છોડો જો તમે આ છોડી દો તો QiVi ViBii આ સમીકરણ 71 છે એ જ રીતે ફરીથી ધારી રહ્યા છીએ ik ikik તેથી આ એક સમાન ધારણા સાથે તમારું સમીકરણ 60 છે આપણે sin ik ik ≈sin⁡ તરીકે લઈશું જેમ કે QiVi ViBik આ સમીકરણ 72 આનો અર્થ એ છે કે આપણે જે જોયું તે ∆PVi B∆δ છે આ મેટ્રિક્સ સ્વરૂપમાં સમીકરણ 73 છે અને ∆QVi B∆V આ સમીકરણ 74 છે હવે ખરેખર આ 2 મેટ્રિક્સ B અને B છે તેઓ બધા ચલો થી સ્વતંત્ર છે અથવા તે અચલ છે અહીયા તેઓ અચલ છે સંપૂર્ણ સ્વતંત્ર છે તેથી તમારે દરેક પુનરાવૃત્તિમાં તેનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી તેથી તે મેટ્રિક્સ અચલ છે અને માત્ર જો તમે તેને એકવાર વ્યસ્ત લો અને તે બધુ જ છે તો તમારે જેકબિયન મેટ્રિક્સની જેમ ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર નથી તેથી આ તમારા ડીકપલ્ડ અને ઝડપી ડીકપલ્ડ પાવર ફ્લો સોલ્યુશન્સ જરૂર છે પરંતુ આ કિસ્સામાં ઝડપી ડીકપલ્ડ ને ધ્યાનમા લીધેલ છે તમારે ખૂબ જ ઝડપી ગણતરીની જરૂર છે પરંતુ સંભવત તે વધુ પુનરાવર્તન લે છે પછી ડીકપલ્ડ ન્યુટન રેફસન પદ્ધતિ પરંતુ તેમ છતાં તે વધુ પુનરાવૃત્તિ લે છે પરંતુ ગણતરી મુજબ આ ટ્રાન્સમિશન લાઇન માટે ખૂબ કાર્યક્ષમ છે આનો પ્રસ્તાવ સ્ટોટ અને અલસાક દ્વારા આપવામાં આવ્યો હતો જો મને યાદ આવે તો વર્ષ સાચી રીતે તે કદાચ 1974 નું છે તેથી આ તમારો ઝડપી ડીકપલ્ડ લોડ ફ્લો છે તો આ સમીકરણ 73 અને 74 મેટ્રિક્સ છે અહીયા આંકડાકીય અન્ય વસ્તુઓ જે હું તમને બતાવી શકતો નથી કારણ કે પહેલેથી જ 2 ઉદાહરણો આપવામાં આવ્યા છે સમયની પાબંધી છે પરંતુ નાના ઉદાહરણ માટે અથવા કેટલીક અન્ય પ્રકારની સમસ્યાઓ માટે ઝડપથી ડીકપલ્ડ કરેલું તે કન્વર્ઝ થતું નથી પરંતુ ઉચ્ચ પાવર ટ્રાન્સમિશન લાઇન માટે તે ખૂબ કાર્યક્ષમ છે અને વ્યવસાયિક રૂપે પેકેજો ઉપલબ્ધ છે તેથી આ સમીકરણ 73 74 છે અને આખી વસ્તુ મેટ્રિક્સ દ્વારા રજૂ કરી શકાય છે તેથી આ તમારો ઝડપી ડીકપલ્ડ લોડ ફ્લો પદ્ધતિ છે એકવાર આ થઈ જાય પછી આપણે ટેપ ચેંગિન્ગ ટ્રાન્સફોર્મર્સ પર આવીશું અને હું કહીશ કે લોડ ફ્લો સ્ટડીઝમાં ટ્રાન્સફોર્મર રજૂઆત જે π equivalent ને સમકક્ષ છે આપણે ટેપ ચેંગિન્ગ ટ્રાન્સફોર્મર્સ વિશે પહેલાં થોડુંક જોયુ છે હમણાં જ થોડા વિચારો આપવામાં આવ્યા હતા જ્યારે આંટા નો ગુણોત્તર નજીવા મૂલ્ય પર હોય ત્યારે a 1 તે સમયે ટ્રાન્સફોર્મર સિરીઝ ઇમ્પીડન્સ દ્વારા રજૂ થાય છે સિરીઝ એડમિટેન્સ ypq છે ધારો કે તમારી પાસે આંટા નો ગુણોત્તર એક છે તેથી તમે વોલ્ટેજના સ્તરને બદલતા નથી તેથી તે કિસ્સામાં તેને શ્રેણીના એડમિટેન્સ દ્વારા રજૂ કરવામાં આવશે તેથી ypqઆવશે તેથી આ તે જ છે જેને તમે એડમિટેન્સ કહો છો પ્રથમ તમારે આ આકૃતિ 9 ને સમજવી પડશે ધારો કે તમારી પાસે ટ્રાન્સફોર્મર છે હું તે બીજી વસ્તુ પર આવીશ તો ધારો કે તમારી પાસે ટ્રાન્સફોર્મર છે આ એક p છે આપણે તેને બસ બાર કહીએ છીએ તેથી વોલ્ટેજ Vp આ બસ q છે અને વોલ્ટેજ Vqછે ટ્રાન્સફોર્મર પાસે ઇમ્પીડન્સ છે તેથી એડમિટેન્સ તો ખરેખર આ ypqછે ઉદાહરણ તરીકે આ ટ્રાન્સફોર્મર પાસે એડમિટેન્સ ypq પરંતુ આ ypqલાઈનમાં છે કારણકે તે કોઈ પ્રકારનું શ્રેણી જોડાણ ypqછે અને આ આદર્શ ટ્રાન્સફોર્મર બની ગયા છે અને આ બસ બાર લીધો છે અને આ બાજુ ધ્યાનમા લીધુ છે આ કાલ્પનિક બસ બાર t છે અને ખરેખર આ ટ્રાન્સફોર્મરની એક બાજુ છે અને આ ટ્રાન્સફોર્મરની બીજી બાજુ છે હાઇ વોલ્ટેજ અથવા લો વોલ્ટેજ અથવા લો વોલ્ટેજ અથવા હાઇ વોલ્ટેજ વાંધો નથી પરંતુ એક કાલ્પનિક બસ બાર લેવામાં આવી છે અને ypqટ્રાન્સફોર્મરનુ એડમિટન્સ છે કારણ કે હવે આ એક આદર્શ ટ્રાન્સફોર્મર છે અને ગુણોત્તર 1 a છે અને તેને જ તમે ટ્રાંસ રેશિયો કહો છો તેથી ખરેખર આ બાજુ Np છે અને આ બાજુ Nqછે તેથી તે1Nq Nt તે પછી આવશે તો આ એક ટ્રાન્સફોર્મર રજૂઆત છે અને આ બાજુ પ્ર્વાહ Ip ચાલે છે અને આ બાજુ Iq તેથી તેનો અર્થ છે કે ત્યા જતા પહેલાં જો તમે mmf સમીકરણ ધ્યાનમા લો કે જે NtIp NqIqછે આપણે અહીયા પછી આવીશું તો આ પ્રવાહની દિશા છે અને આ p અને q છે આ એક ટ્રાન્સફોર્મરની સમકક્ષ સર્કિટ છે અને જુઓ મે કેવી રીતે રજૂઆત કરેલી છે તેથી જ મેં આકૃતિ 9 ફરીથી બતાવી છે જે ટ્રાન્સફોર્મરમા એડમિટન્સ ypq આદર્શ ટ્રાન્સફોર્મરમા શ્રેણી સાથે બતાવેલુ છે નજીવા આટાં ના રેશિયોને 1 a બતાવ્યુ છે અને t એક ગુણોત્તર અને ટ્રાન્સફોર્મરની એડમિટન્સની કાલ્પનિક બસ બાર વચ્ચે છે આનો અર્થ એ છે કે આ બાજુની વચ્ચે અમે તમારા ધારેલા કાલ્પનિક બસ બાર ધારણ કર્યા છે આ આવે તે પહેલાં આ t બાજુ છે આ p છે અને આ બાજુ q બરાબર છે તો આપણે ધારીએ છીએ કે આ સાઈડ નુ પદ Npછે અને આ બાજુ Nqબરાબર તેથી Nt Nqએટલે કે tNqતમે લખી શકો છો 1Nq Ntએટલે કે તે 1a એનો અર્થ એ છે કે a Nq Nt તેથી આકૃતિ 9 માં આપણે Vq VtNq Nt a લખી શકીએ છીએ તમે જાણો છો ઉદાહરણ તરીકે મશીન અભ્યાસ માટે અને આ કે જે તમે અભ્યાસ કર્યો છે V1 V2 અથવા e1 e2N1 N2સમાન વસ્તુ છે તેથી Vq VtNq Nt a નો અર્થ છે VtVq a આ સમીકરણ 75 છે હવે પ્રવાહની દિશા કહ્યું છે તે આ રીતે લેવામાં આવે છે તો આ બાજુ Ntના આંટા છે આ બાજુ Nq ના આંટા છે તેનો અર્થ એ કે NtIp NqIq કારણ કે આ બાજુ Ipઅને આ બાજુ Iqછે તેથી તમારી NtIp NqIq એટલે કે Ip Nq NtIq પરંતુ Nq Nta તેથી Ip aIqઆ છે સમીકરણ 76 મતલબ પ્રવાહ Ip એ સમીકરણ Ipypq દ્વારા આપવામાં આવે છે જો તમે ઇચ્છો તો તમે આ કાલ્પનિક બસ બાર પર વોલ્ટેજ Vt મૂકી શકો છો એટલે કે Ipypq તેથી અહીયા Ipypq લખ્યુ છે હવે 77 અને 75 ના સમીકરણનો ઉપયોગ કરવો એનો અર્થ એ કે આ તમારું વાસ્તવિક સમીકરણ ખરેખર 75 છે જે VtVq a એનો અર્થકે આ VtVq a આને તમે અહીં સમીકરણ 77 મૂકો જો તમે આવું કરો છો તો તમને મળશે IpypqVp Vq a આ સમીકરણ 78 છે ફરીથી સમીકરણ 76 નો અર્થ એ કે આ સમીકરણમાંથી Iq Ip a આ સમીકરણ 79 અને સમીકરણ 78 પરથી અમે Iq ypqVp Vq a a કહ્યુ છે આ કિમતો મૂક્યા પછી તમને Iq ypq aVpypq a2Vqમળશે આ સમીકરણ 80 છે હવે 78 અને 80 નું સમીકરણ તમને મેટ્રિક્સ સ્વરૂપમાં મળ્યુ છે તે Ip Iq ypq ypq a ypq a ypq a2 Vp Vq આ સમીકરણ 81 છે હવે આ સમીકરણમાંથી આપણે સમકક્ષ ટ્રાન્સફોર્મર માટે મોડેલ પ્રાપ્ત કરવું પડશે આપણે આ કેવી રીતે કરીશું તો આપણે શું કરી શકીએ કે આ સમીકરણ 81 આપણને મળ્યું છે આ જુઓ આ yppએક ડાયાગોનલ તત્વ છે જે yppypqypq ypq aypq a તેથી તે કિસ્સામાં yppypq aaypqઆ સમીકરણ તેવી જ રીતે તમારું yqqypq a2ypq aa2ypqઆ સમીકરણ 83 છે તેથી જો તમે આવુ લેતા હોવ તો તમે ટ્રાન્સફોર્મરની આ p બાજુ દર્શાવી શકો છો તે ખરેખર આ આંટા સિવાય ની બાજુ છે અને Q બાજુ ખરેખર આ આંટા વાડી બાજુ છે એનો અર્થ એ કે P એ આંટા સિવાય ની બાજુ છે અને Q એ આંટા વાડી બાજુ છે તેથી આ ypp જ્યારે તમે લખો તે ypq a છે જે તમારા ટ્રાન્સફોર્મર નો એડમિટન્સ છે ypq aઅને તે સાથે જ આ તમારી શાન્ટ શાખા ટ્રાન્સફોર્મર માટે આવી રહી છે તે શન્ટ ભાગ તમારો aypqછે એ જ રીતે જો તમે yqq માટે જાઓ છો આ બાજુ a2ypq જ્યારે આંટા નો ગુણોત્તર નજીવો હોય છે એટલે કે જે ફક્ત a 1 જે ypqના જેટલુ થાય છે અને જ્યારે a 1 આ શબ્દ aypq રહેશે નહીં ત્યાં 0 હશે આ પદ a2ypq પણ ત્યાં 0 હશે અને ટ્રાન્સફોર્મર શ્રેણી એડમિટન્સ તરીકે રજૂ કરી શકાય છે જો a 1 જો તે ન હોય તો આ 𝜋 equivalent ટ્રાન્સફોર્મર મોડેલની બરાબર છે હું આશા કરું છું કે આ સમીકરણ સમજી શકો છો આ ખૂબ જ રસપ્રદ છે તેથી તમે તે કેવી રીતે કર્યું છે તો તેનો અર્થ એ કે માની લો કે તમારી પાસે જનરેટર છે ઉદાહરણ તરીકે તમારી પાસે જનરેટર છે પછી તમારી પાસે ટ્રાન્સફોર્મર છે પછી તે ટ્રાન્સમિશન લાઇન એ તમારા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પર જઈ રહ્યું છે અને ઉદાહરણ તરીકે ધારો કે હું હમણાં ટ્રાન્સફોર્મર જ બતાવી રહ્યો છું તે ટ્રાન્સફોર્મર તમારા ટ્રાન્સમિશન લાઇન સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન ગમે તે હોઈ શકે છે ત્યાં લાઈનમાં ઉદાહરણ તરીકે ફરીથી પાછુ તમારી પાસે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે ધારો કે આ 11 કેવી જનરેટર બાજુ છે તેથી આ 220 kV છે આને 220kV પણ કહેવામાં આવે છે 220 kV અને આ તમારી 66 kV બાજુ છે માની લો કે આ ટ્રાન્સફોર્મર ઉદાહરણ તરીકે છે અને આ ટ્રાન્સફોર્મર તમારી 2 બસ બાર બરાબર છે આ તમારી 2 બસ બાર છે તો આ તમારીypq a આ તમારી ટ્રાન્સફોર્મર શંટ બાજુ છે આ aypq છે અને આ બાજુ પણ તે ત્યાં a2ypq સમકક્ષ છે અને તે ઉપરાંત y લાઇન ચાર્જ એડમિટન્સ પણ છે તેથી જો a 1 તો પછી તે ypq તરીકે લઈ શકાય છે અને તે જો a ≠ 1 અથવા તો એ કેટલીક બીજી બાબતો જેવી કે આંટા અને કેટલાક અન્ય મૂલ્યો પર આધાર રાખે છે તો પછી આ શંટ શાખાને પણ ધ્યાનમાં લેવી પડશે તે તમારા બદલાતા આંટાના ટ્રાન્સફોર્મરનો વિચાર છે નહીં કે 𝜋 દ્વારા રજૂઆત કરનાર ટ્રાન્સફોર્મર તેથી આ વિચાર છે અને આ આક્રુતિ 10 એ 𝜋 ટ્રાન્સફોર્મરની સમકક્ષ રજૂઆત છે તેથી આપણે ફક્ત ચર્ચા કરીશું અને તે પછી સામાન્યરીતે આપણે તેના પર આવીશુ હવે તે પાવર સિસ્ટમમાં હાલમાં 2 નવી બસો શરૂ કરવામાં આવી છે તેને P બસ અને PQV બસ બરાબર છે એનો અર્થ એ કે બસ PQV માટે P એ જાણીતી છે અહીં P જાણીતું છે જે વાસ્તવિક પાવર છે તે ખૂબ જ રસપ્રદ છે તે તમારો Q જાણીતો છે અને વોલ્ટેજનુ મેગનિટયુડ પણ જાણીતું છે આ 3 જથ્થાઓ PQV માટે જાણીતી છે અજાણ્યુ ફક્ત તે વોલ્ટેજ એંગલ ડેલ્ટા છે આ ખરેખર અજાણ્યુ છે અને P બસ જ્યારે તમે P બસ લઇ રહ્યા છો ત્યારે કે માત્ર P જાણીતુ છે પરંતુ તમારા Q V અને δ એ P બસ માટે ખરેખર અજ્ઞાત હોય છે તેથી અમે તમારી માટે કેમ જઈશું P બસ ને ત્યા જો તમે PQV લો છો એટલે બસ P ત્યાં હોવી જોઈએ આ 2 બસ ત્યાં હોવી જ જોઇએ તેથી પ્રશ્ન એ છે કે તમારે PQV બસ માટે શા માટે જવુ જ્યારે તમે દૂરથી સ્થિત બસ વોલ્ટેજને નિયંત્રિત કરવા માંગતા હો ત્યારે ખરેખર તમે એ બસની બીજી બસથી નિયંત્રિત કરી શકો છો પરંતુ ન્યાયિક રૂપે તમારે નેટવર્ક લેવાનું રહેશે કે જે એક હશે ઉદાહરણ તરીકે હું તમને તમારી સમજણ માટે એક સરળ આકૃતિ આપી રહ્યો છું માની લો કે તમારી પાસે આ પ્રકારનું નેટવર્ક છે તો આ એક જનરેટર બતાવશે તમારી પાસે આ પ્રકારના નેટવર્ક ની વિગત છે ગણિતની બીજી વસ્તુ પછીથી આપવામાં આવશે આ તમારી પાસે માત્ર સમજણ માટે છે ધારો કે તમારી પાસે આનું નેટવર્ક છે ફક્ત મેં તેને આ જેવું બનાવ્યું છે તેથી આ કહે બસ 1 છે થોડી રાહ જુઓ આ બસ 1 બસ નંબર તે મનસ્વી નંબર 2 3 4 5 6 7 8 બરાબર 9 10 11 12 પછી 13 14 15 16 કહો કે તે 16 બસની સમસ્યા છે આ તમારી સ્લેક બસ બસ 1 છે ધારો કે મારી 8 નંબરની બસ ને જો હું PQ બસ બનાવું તો P અને Q બંને જાણીતા છે કારણ કે તે PV બસ નથી અહીયા Q જાણીતો છે તેનો અર્થ એ કે આગળ હું Q બસ ઇન્જેક્ટ કરી શકતો નથી તેથી હું આ વોલ્ટેજને નિયંત્રિત કરી શકતો નથી પણ બસ વોલ્ટેજનુ મેગનિટયુડ 𝑉𝑖𝑖 દ્વારા જાણી શકાય છે ધારો કે હું 1 0 યુનિટ દીઠ જાળવી રાખવા માંગું છું ઉદાહરણ તરીકે કહો તો પરંતુ હું આ બસ વોલ્ટેજનુ મેગનિટયુડ દૂરસ્થ સ્થિતથી નિયંત્રિત કરવા માંગુ છું તેનો અર્થ એ કે આ બસમાંથી નહીં પરંતુ કેટલીક બીજી બસ દ્વારા ઉદાહરણ તરીકે ફક્ત આ નેટવર્ક પર હું જાણ કરીશ કે કયુ નોડ કયા નોડમાંથી જાય છે હું આ બસ વોલ્ટેજની તીવ્રતાને નિયંત્રિત કરવા માંગુ છું તેથી શું કરીશ કે પહેલાં હું કહી શકું છું કે બસ 2 એ P બસ છે ધારો કે આ PQV બસ છે તમારે એકપસંદ કરવાની છે P બસ પરંતુ કઈ P બસ એ તમારી ખોટ ઘટાડવાના આધારે બેઝ બસ હશે જે તમે જાણતા નથી પહેલા આપણી જોવુ પડસે કે ગણિતમા જેકોબીયન ની રચના કેવી રીતે થઈ શકે તે પછીથી જોવામાં આવશે પહેલા માનું છું કે મેં બસ 2 પસંદ કરી છે એ P બસ છે આનો અર્થ એ કે આ બસ પર મારે Q ઇન્જેક્શન કરવું પડશે જેમ કે હું આ વોલ્ટેજને એકમ દીઠ 1 0 પર જાળવી શકું છું અને મારે ખોટ પણ તપાસવી પડશે તેવી જ રીતે હું બસ 3 પસંદ કરી શકું છું તેથી તે કિસ્સામાં મારે એ શોધવું પડશે કે Q ઇંજેક્શન શું હશે કે જેથી હું આ વોલ્ટેજ નિયંત્રિત કરી શકું અને તે જ સમયે પાવારના લોસ પણ તેથી તે જ રીતે દરેક બસમાં મારે પરીક્ષણ કરવું પડશે અને મારે તે જોવાનું છે કે કઈ ઓછામાં ઓછી લોસ આપી રહી છે તેના આધારે હું પસંદ કરું છું P બસ ઉદાહરણ તરીકે ધારો કે બસ 3 તમારું શ્રેષ્ઠ Q ઇંજેક્શન આપી રહ્યું છે જેના માટે મારો નેટવર્કનો પાવર લોસ પણ ન્યૂનતમ છે અને હું આ વોલ્ટેજ 1 યુનિટ દીઠ જાળવી શકું છું તેનો અર્થ એ કે PV બસ ને બદલે PQV બસને તેનો અર્થ એ કે તમે દૂર સ્થિત બસથી આ બસ વોલ્ટેજના મેગનિટયુડ ને નિયંત્રિત કરી રહ્યાં છો પરંતુ જો તમે તેને અહીંથી બનાવવાનો પ્રયત્ન કરો છો તો હું નિયંત્રિત કરીશ તમે તે કરી શકતા નથી કારણ કે તે રેડિયલ નેટવર્ક છે તેથી કોઈ કનેક્ટિવિટી અથવા આ નોડ ખરેખર અહીં આવી રહ્યાં નથી તેથી તે લગભગ એવું છે કે તમને કેટલાક ઇચ્છનીય પરિણામ નહીં મળે તેથી તે રેડિયલ નેટવર્ક જે મેં લીધું છે તે જ છે તમે વસ્તુઓ સમજી શકો છો P બસ અને PQV બસ જો તે ટ્રાન્સમિશન લૂપ સિસ્ટમ છે તો તમારું મેશ વિતરિત નેટવર્ક ટ્રાન્સમિશન નેટવર્ક છે તમારે તે જોવાનું રહેશે કે તમે કઈ બસ પસંદ કરો છો PQV બસ પરંતુ આપણે કઈ બસ જોઈએ તે P મુજબ તમારે બરાબર પસંદ કરવું પડશે તે ઘણા પરિબળો પર આધારિત છે તેનો અર્થ એ કે તમે P અને PQV નો અભ્યાસ કરી બસ લોડ ફ્લો નો અભ્યાસ કર્યો છે પરંતુ આ બે બસનો તમે અભ્યાસ કર્યો નથી કારણ કે તે પુસ્તકમાં ઉપલબ્ધ નથી તેથી પછીથી આપણે જેકબિયન મેટ્રિક્સની રચનાનું એક નાનું ઉદાહરણ લેતા ચર્ચા કરીશું કે કેવી રીતે PQV બસ કાર્ય કરે છે પરંતુ હું તમને આ અંગે કહી શકું છું કે P બસ અને PQV બસ અમે સિમ્યુલેશનને અન્ય વસ્તુઓ બનાવી છે અને જેને તમે ન્યુટન રેફસનનો ઉપયોગ કરીને લાવો છો પદ્ધતિ અને પરિણામ ખૂબ પ્રોત્સાહક છે અને આ થોડું મહત્વપૂર્ણ હશે P બસ માટે પાછળથી ચર્ચા કરવા માટે આના વિશે